હું આઈઆઈટી કાનપુરના માનવતા અને સમાજ વિજ્ઞાન વિભાગનો રવિચંદ્રન છું હું છેલ્લા આઠ અઠવાડિયાથી તમને આ કોર્સ આપું છું આ છેલ્લું અઠવાડિયું છેલ્લો એકમ અને છેલ્લો પાઠ છે જે પાઠ નંબર 40 છે અને ખૂબ જ યોગ્ય રીતે હું પર્યાવરણની સંભાળ સાથે આ સંપૂર્ણ અભ્યાસક્રમને સમાપ્ત કરવા માંગુ છું હવે આપણે તે સમજવાનો ખરેખર પ્રયત્ન કરતા પહેલા આપણે પર્યાવરણની શા માટે કાળજી લેવી જોઈએ અને આપણે તેના વિશે શું કરી શકીએ છીએ ચાલો આપણે પાછલા પાઠમાં જે કર્યું તે છેલ્લા પાઠની હાઇલાઇટ્સપર એક નજર નાખીએ છેલ્લે તમે તમારી મેમરીમાં સુધારો કેવી રીતે કરવો અને નામો અને ચહેરાઓને યાદ રાખવા માટે તેને કેવી રીતે તાલીમ આપવી તે શીખ્યા તેમ છતાં નામ અને ચહેરાઓને યાદ રાખવું એ એક અનુકૂળ લક્ષણ છે ઊંઘ અને અપૂરતા આહારને કારણે લોકો નબળી મેમરીથી પીડાય છે તેથી નામો યાદ રાખવા માટે જ્યારે તમે પ્રથમ નામ સાંભળશો ત્યારે તમારે ધ્યાન આપવું જોઈએ નામના જોડણી ઉચ્ચારણ અને અર્થ અંગે સ્પષ્ટતા મેળવો તેનો ત્રણ વાર ઉપયોગ કરો તેથી જ્યારે તમે તે જ સમયે પાર્ટીના ત્રણ જુદા જુદા મીટિંગ પોઇન્ટ્સ પર તેનો ઉપયોગ કરો ત્યારે તમે નામ જરા પણ ભૂલશો નહીં નામ અને ચહેરાને યાદ રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે નામને ચહેરા સાથે જોડવું જે બે રીતે થઈ શકે છે એક નામનો અર્થ કરીને કંઈક એવું થવું સરળ બને છે જ્યાં નામો પોતાને કંઈક અર્થ આપે છે અને બીજો નામ ચહેરા પર સંલગ્ન કરીને ઠીક છે હવે ઉદાહરણો તરીકે ચાંદની જેવા નામ તરત જ ચંદ્ર સાથે સંકળાયેલ હોઈ શકે છે જ્યારે સ્ટેપલેટન જેવા નામ માટે યોગ્ય છબી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે તેથી તમે જે કરી શકો તે છે તમે અલગ કરી શકો છો તેથી પછી તમે સ્ટેપલ અને ટનને ઓળખો અને પછી તમારે ઘણા બધા સ્ટેપલ્સની કલ્પના કરવી પડશે જે એક ટનનું વજન ધરાવે છે અને નામ ચહેરા સાથે બાંધવા માટે તમારે નામની સાથે વ્યક્તિની કોઈ છબી અથવા વિશિષ્ટ લાક્ષણિકતા જોડવી જોઈએ તો ચાલો સૂર્ય ભગવાનનો સૂર્ય કહીએ તેથી સૂર્યનો રંગ સુવર્ણ છે તેથી જો તમે સૂર્યને સોનાની રંગીન ચશ્મા પહેરીને યાદ કરશો તો તમે તે નામની જેમ જ્યારે તમને સોનાના રંગના ચશ્મા યાદ આવે ત્યારે યાદ કરી શકશો અને રોજિંદા જીવનમાં વસ્તુઓ યાદ રાખવા માટે તમારે મેમરી એડ્સનો ઉપયોગ નોટિસ બોર્ડ સૂચિ એપ્લિકેશનો તરીકે કરવો જોઈએ જેનો ઉપયોગ મોબાઇલ અને તે બધામાં થઈ શકે છે જેથી તમે જ્યારે જ્યારે તમારા ધ્યાનમાં આવે ત્યારે નોંધ લો અને પછી જ્યારે તમે તેને પૂર્ણ કરો ત્યારે પૂર્ણ કરેલી વસ્તુઓ પર ગ્રાહ્ય કરો અને હંમેશાં આ સૂચિ રાખવાનો પ્રયાસ કરો ઠીક છે તમે જ્યાં પણ હોવ ત્યાં કાં તમારા ખિસ્સામાંથી અથવા તમારા મોબાઇલમાં અથવા તમારી હેન્ડબેગ અથવા તમારા સૂટકેસમાં જેથી તમે તેનો વારંવાર ઉલ્લેખ કરી શકો અને તમારી યાદશક્તિ શ્રેષ્ઠ છે તેવું વિચારીને એક પણ વસ્તુ ગુમાવશો નહીં અને પછી વસ્તુઓ તમે ક્યારેય ભૂલી શકશો નહીં તે દરેક માનવ ભૂલે છે એ સામાન્ય રીતે આપણે તેવું વિચારીએ છીએ પરંતુ ખૂબ જ મહાન લોકો તેમની અદભૂત મેમરી માટે જાણીતા છે તે પછી પણ ખૂબ જ નાની વસ્તુઓ ભૂલી જાય છે તેથી આ બાબતોની નોંધ લેવી મહત્વપૂર્ણ છે જેથી તમે ભૂલશો નહીં અને તે સિવાય મેં કહ્યું હતું કે તમારે તમારી મેમરીને તાલીમ આપવાની જરૂર છે અને તમે તે કરી શકો છો રમતો રમીને અથવા પ્રેક્ટિસ પ્રવૃત્તિઓ કે જે અમે તમારી મેમરીનો ઉપયોગ કરીએ છીએ જેમ કે કોયડાઓ ઉકેલવા ચેસ રમવું અને નવી ભાષા શીખવા મનને સક્રિય રાખવું તમારા મન અને મેમરીને વ્યવસ્થિત કરીને તમે તમારા જીવન પર નિયંત્રણ મેળવશો અને વધુ કાર્યક્ષમ બનશો હવે આશા છે કે તમે આનો ઉપયોગ કરશો અને તમારા જીવન અને કારકિર્દીને વધુ કાર્યક્ષમ બનાવશો આ અભ્યાસક્રમનો અંતિમ વિચાર આપણા પર્યાવરણને સલામત અને ટકાઉ બનાવવાનો છે તેથી તે કરવા માટે પ્રથમ આપણે જાણવાની જરૂર છે કે માણસો તરીકે આપણા જીવન પર્યાવરણને આપણી બાજુથી શું કરવાની જરૂર છે પર્યાવરણ એટલે શું જ્યારે સારી રીતે પર્યાવરણ એ આપણી આસપાસની પરિસ્થિતિઓને સંદર્ભિત કરે છે તેથી તે કુદરતી હોઇ શકે અથવા માનવસર્જિત તે સામાન્ય રીતે આસપાસની પરિસ્થિતિઓને સંદર્ભિત કરે છે તે તે ક્ષેત્ર જ્યાં અમે રહીએ છીએ તે સ્થળનો સંદર્ભ આપે છે તેમાં પૃથ્વી પરનું પ્રાકૃતિક જીવન અને વૈશ્વિક ઇકોસિસ્ટમ શામેલ છે તેથી વાતાવરણ એવી વસ્તુ નથી જે ફક્ત વ્યક્તિ સાથે સંબંધિત છે પરંતુ તે પૃથ્વી પરના તમામ કુદરતી જીવનની સાથે વૈશ્વિક ઇકોસિસ્ટમનો સમાવેશ કરે છે તેમ છતાં મનુષ્ય તેમની અહંકારયુક્ત વૃત્તિઓને લીધે આસપાસની દરેક વસ્તુનો કબજો મેળવે છે તેથી જે કંઈ પણ તેમની આગળ છે જો તેઓ કબજો કરી શકે છે તો તેઓ તે કબજે કરે છે દાખલા તરીકે એક ટ્રક ડ્રાઈવર જે ધારે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે તે તેની ટ્રકનો આગળનો ભાગ ધરાવે છે એવું માનવામાં આવે છે કે 10 થી 20 ફુટ સુધી તે તેના મગજમાં વિચારે છે કે તે તેની માનસિક વિચારસરણીમાં છે તેથી તે કારણ છે કે જ્યારે કોઈ તે જગ્યાને ક્રોસ કરે છે ત્યારે તે નારાજ થાય છે અને તેને એમ પણ લાગે છે કે તેની પરવાનગી લીધા વિના અથવા ઝડપથી જે વ્યક્તિ ઓળંગે છે તેને ફટકારવાનો તેને એક પ્રકારનો અધિકાર છે તેથી તે પ્રકારની આક્રમક વિચાર મનમાં આવે છે તે મનુષ્યની અહંકારી વૃત્તિને કારણે છે ટ્રક ચાલકની જેમ સામાન્ય માનવીઓ પણ એવી રીતે માને છે અને વર્તન કરે છે જેમ કે તેમની આસપાસની જે જગ્યા છે તે તેમના માટે ઉપયોગમાં લેવાય છે અને તે તેનો આનંદ માણવા માટે છે અને તેઓનો નાશ કરવાનો અધિકાર છે અને તેઓ ત્યાં જે છે તે માનવ ખાદ્ય ચીજો તેમજ પ્રાણીઓ અને પક્ષીઓ જેનો ત્યાં ઉપયોગ કરી શકે છે તેથી માણસ વિચારે છે કે તે દરેક વસ્તુનો ઉપયોગ કરી શકે છે અને બધા તેના નિકાલ પર છે હવે મનુષ્યે જે કર્યું છે સામાન્ય રીતે આ રીતે તેમણે શહેરીકરણ અને આધુનિકરણ દ્વારા તેમના રહેવાની જગ્યાઓનો વિસ્તાર કરી વૈશ્વિક ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડી છે અને તેનો નાશ કર્યો છે તેથી સરળ રીતે કહીએ તો ઘણા ડેમ અને રસ્તા જંગલો સાફ કરવા અને ઘણા પક્ષીઓ અને પ્રાણીઓના નિવાસને નષ્ટ કરવાના ખર્ચે બનાવવામાં આવ્યા છે ચાલો થોડી વાર માટે કૃત્રિમ વિરુદ્ધ કુદરતી ચર્ચા પર ધ્યાન આપીએ જેમ જેમ આપણે આપણા ભૌતિકવાદી લાભો માટે પ્રકૃતિનો નાશ કરીએ છીએ તેમ આપણે પ્રકૃતિથી દૂર જઈએ છીએ અને કૃત્રિમ જીવન જીવવાનું શરૂ કરીએ છીએ કૃત્રિમ જીવનમાં દરેક વસ્તુ નકલી છે પરંતુ તેમ છતાં આપણે ડોળ કરીએ છીએ કે વસ્તુઓ વાસ્તવિક છે અને આપણે ખોટી જીંદગી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે એ સમજવાની જરૂર છે કે આપણા અસ્તિત્વ માટે આવશ્યક વસ્તુઓ પ્રકૃતિમાંથી આવે છે અને તે મફત છે તેથી આપણે કૃત્રિમ વસ્તુઓ પર ઘણું નિર્ભર કરીએ છીએ પરંતુ જો તમે જીવનની આવશ્યક વસ્તુઓ પર નજર નાખો તો તે ખરેખર મફત છે અને આપણે પ્રકૃતિમાંથી બધું મેળવીએ છીએ આપણી રહેવાની જગ્યા ખરેખર આપણને કુદરત દ્વારા આપવામાં આવે છે શરૂઆતમાં તે મફત હતું પરંતુ હવે આપણે ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કરીને ખરીદી રહ્યા છીએ અને પછી તેને કબજે કરવા માટે શક્તિનો ઉપયોગ કરીશું પરંતુ સામાન્ય રીતે જે કંઈક છે તે આપણને પ્રકૃતિ દ્વારા આપવામાં આવે છે આપણે જે હવાથી શ્વાસ લઈએ છીએ જેના દ્વારા આપણે જીવીએ છીએ પાણી આપણે પીએ છીએ અને ઉર્જા જે આપણને સૂર્યથી મળે છે અને આપણે જે ખાઈએ છીએ તેથી તે બધા સ્વતંત્રપણે આપણને આપવામાં આવે છે પરંતુ પછી આજે આપણે તેમને ચીજવસ્તુઓ બનાવી રહ્યા છીએ અને પછી આપણે પાણી વેચી રહ્યા છીએ અમે હવા પણ વેચી રહ્યા છીએ ઠીક છે પરંતુ તે આપણા સુખી તંદુરસ્ત અને સુમેળભર્યા જીવન માટે ખૂબ જ જરૂરી છે જો ફક્ત આપણે તેમને વ્યાપારીકરણ ન કરીએ અને પછી જો તમે મફત અને પ્રાકૃતિક સ્વરૂપોમાં તેનો ઉપયોગ કરી શકશો અને જ્યારે આપણે કૃત્રિમ જીવનમાં જીવીએ છીએ ત્યારે બધું ખૂબ જ ઉતાવળમાં થવું પડે છે અને દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ પ્રાપ્ત કરવા અને લઘુત્તમ કાર્ય કરીને મહત્તમ લાભ મેળવવા માટે ભારે દબાણ હેઠળ રહે છે હવે આ ઉતાવળને ટાળવા માટે તમારે એવું જીવન જીવવાની જરૂર છે કે જે પ્રકૃતિની ખૂબ નજીક હોય પરંતુ જો કે આપણે પ્રકૃતિથી ઘણા દૂર આગળ વધી રહ્યા છીએ અને આપણે વિચારીએ છીએ કે તે આપણા સમયનો બચાવ કરશે ઇન્ટરનેટ મોબાઈલ ઈ મેલ એસએમએસ ચેટ વગેરે જુઓ આપણે વિચાર્યું કે આ વસ્તુઓની શોધ કરીને આપણે આટલો સમય બચાવી શકીશું પરંતુ સમય બચાવવાનાં નામે આ ઉપકરણો તેઓ આપણો સમય હાઇજેક કરે છે અને હંમેશાં અમને ટૂંકા ગાળામાં ચલાવતા રાખે છે પરંતુ જો તમે પ્રકૃતિને જુઓ તો પ્રકૃતિ કંઈપણ કરવામાં ઉતાવળ કરતી નથી પરંતુ બધું જ સમયસર કુદરતમાં થાય છે આસપાસના લોકો સાથે સુમેળમાં રહીને માણસ બધું મેળવી શકે છે તેમ છતાં માણસનું ઘમંડ અને અધિકારની ભાવના જેને માનવશાસ્ત્ર અથવા માનવ કેન્દ્રિત પ્રકૃતિ કહેવામાં આવે છે તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે પૃથ્વી જો તમે તેને જુઓ તો એકમાત્ર એવી જગ્યા છે જ્યાં મનુષ્ય ટકી શકે પરંતુ જાણે કોઈના પોતાના મકાનમાં આગ લગાડવી હોય તો પ્રાકૃતિક સંસાધનોનો માણસનો આડેધડ ઉપયોગ અશ્મિભૂત ઇંધણ પીવાનું પાણી અને ઓક્સિજન જેવા નોંધપાત્ર પદાર્થોનું અવક્ષય તરફ દોરી જાય છે હવે જ્યારે આપણે આ સંસાધનોને ખાલી કરી રહ્યા છીએ અને ખાસ કરીને અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે શું થઈ રહ્યું છે આપણે કાર્બન ડાયોક્સાઇડ અથવા સીઓ 2 પણ ઉત્સર્જિત કરી રહ્યા છીએ અને આ કહેવાતા ગ્રીનહાઉસ અસરનું કારણ બને છે જે પૃથ્વી પર ગરમીને ફસાવે છે અને તાપમાનમાં વધારો થાય છે આ ફરીથી ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે અને ગ્લોબલ વોર્મિંગ ગ્લેશિયર્સને ઓગળીને પૂર અને સુનામીઝનું કારણ બની શકે છે પૃથ્વીના એક ભાગમાં દુષ્કાળ અને બીજી બાજુ પૂર આવી શકે છે સમુદ્ર સપાટીમાં વધારો એ બીજું પરિણામ છે અને તે દરિયાકાંઠાના વિસ્તારોની નજીકના શહેરોને ડૂબી શકે છે ટાપુઓ કોઈ નિશાન વિના જઇ શકે છે અને એકવાર સમુદ્રનું સ્તર વધશે અને ધીરે ધીરે તે નજીકની બધી જ જમીનને ગ્રસવું કરશે જેથી જમીન ખૂબ જ દુર્લભ બની જશે અને દેશના નામ પર લોકો તેઓ જલ્દીથી ભૂલી જશે કે તેઓ કયા દેશના છે કારણ કે એક દેશ અને બીજા દેશની વચ્ચેની આ સીમાઓ શાબ્દિક અને અલંકારયુક્ત રીતે પાણીથી અસ્પષ્ટ થઇ જશે અને દેશો વચ્ચેની સીમાઓ ખાસ કરીને આબોહવા પરિવર્તનની આપત્તિઓમાં જતા અસ્પષ્ટ બનશે ઘણા માનવો આબોહવાના શરણાર્થીઓ બનશે કારણ કે તેઓએ પોતાનું ઘર રાષ્ટ્રીયતા તેમનો દેશ હવામાન પલટાની આપત્તિના કારણે ગુમાવ્યો હતો અને તેઓ ખોરાક માટે સૂકા વિસ્તારોમાં જશે અને તેઓ ખોરાક અને અન્ય દુર્લભ સંસાધનો માટે લડશે ત્યાં ઘણી આબોહવા પરિવર્તનની ફિલ્મો છે અને કેટલીક ફિલ્મ્સ જેવી છે કે Day After Tomorrow Water World Mad Max Fury Road જે તાજેતરની ફિલ્મ છે તે બધા ડિસ્ટપિયન વર્લ્ડ્સનું ચિત્રણ કરે છે તેથી ડાયસ્ટોપિયન એક ખૂબ જ નકારાત્મક વિશ્વ છે ખૂબ જ અંધકારમય અને ડિપ્રેસનવાળી દુનિયા છે જ્યાં પાણીનો અભાવ કે જે લોકો વિચર્યા વિનાના લોકોના જીવનને અંકુશમાં રાખવા અને સંચાલિત કરવામાં નિર્ણાયક બની જાય છે વિચરતી વ્યક્તિઓ જિપ્સી જેવા છે જેમનું કોઈ સ્થાન નથી ઘર રહેવા માટે કોઈ એક નિશ્ચિત નથી તેથી તેઓ ઠીક ખસેડવું પડશે અને પ્રકૃતિ પર આધાર રાખીને જે એક પછી એક આપત્તિના રૂપમાં તેમનો પીછો કરે છે તેથી તેઓને એક સ્થાન શોધવું પડશે તેથી આજે તેઓ એક જગ્યાએ છે પૂર આવે છે અને તે સ્થાન પર કબજો કરે છે અને જ્યાં તેમને રહેવા માટે નજીકના સ્થળે જવું પડે છે અને ખસેડતી વખતે તેઓ તેમના કેટલાક નજીકના અને પ્રિયજનો ગુમાવશે તેથી જીવન આ પ્રકારની વિચરતી વૃત્તિ અને ફરજિયાત પ્રકારની વિચરતી જીવન છે જેને આ ચલચિત્રો દર્શાવવા પ્રયાસ કરે છે Soylent Green જેવી થોડી જૂની ફિલ્મ્સ જેવી બીજી મૂવીઝ પણ છે અને Snowpiercer જેવા તાજેતરના એક જ્યાં તેઓ ખોરાકના સંકટ સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે જે હવામાન પરિવર્તન દ્વારા લાવવામાં આવે છે અને તેઓ ખોરાકના સંકટ સાથે કેવી રીતે સામનો કરવાનો પ્રયાસ કરે છે અને તેઓ સોઇલેન્ટ ગ્રીનમાં બતાવે છે લોકોને એક સોયલન્ટ ગ્રીન ખાવાનો ખૂબ શોખ છે પરંતુ તેઓ અનુભવે છે કે તે ખરેખર મૃત માનવ શરીરને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે જ્યારે સ્નોપીયરમાં ફરીથી તેમને અમુક પ્રકારના પ્રોટીન બાર આપવામાં આવે છે જે ખરેખર વંદા અને અન્ય જંતુઓથી બનેલા હોય છે Polar City Red નામનું બીજું એક આબોહવા વૃતાંત છે હવે આ નવલકથામાં તે અસ્તિત્વ જેવા વિચરતી વ્યક્તિને જીવતા બતાવે છે તેઓ તેમના ખોરાકની શોધ કરે છે જેમ તેઓ જૂના સમયમાં પાછા જાય છે અને તેઓ ખોરાકની શિકાર કરવાનું શરૂ કરે છે અને તેઓ સ્ત્રી ગર્ભાશય સહિતના સંસાધનો વહેંચે છે નવલકથામાં ઓછી સંખ્યા ધરાવતી મહિલાઓને ફક્ત ત્યારે જ સુરક્ષા આપવામાં આવે છે જો તેઓ સંપાદન લોટરીમાં ભાગ લેવા તૈયાર હોય જેમાં એક મહિલા સમયાંતરે છ પુરુષો સાથે રહે છે હવે આ મુદ્દાઓ ઉભા થયા છે શું તમે આથી ખુશ થશો શું તમે માનવ શરીર અથવા વંદોથી બનાવેલું આ પ્રકારનું ખોરાક ખાવાથી ખુશ થશો શું તમે તમારી પત્નીને આ પ્રકારની જૈવિક જગ્યાને અન્ય પુરુષો સાથે શેર કરવા દેશો તેથી આ મુદ્દાઓ છે આ નવલકથાઓ વધી રહી છે સિવાય કે આપણે હવે હવામાન પરિવર્તન વિશે કંઇક કરીએ તે હવામાન પલટાની આપત્તિઓથી સંબંધિત મુદ્દાઓ પણ વધે છે અને કહે છે કે તેની અસર મહિલાઓ બાળકો અને સીમાંત પર થશે અને તે રસપ્રદ મુદ્દા એ બનાવે છે કે રાજકારણીઓ અને ધનિક લોકો પૃથ્વીની નીચે ટનલ બનાવીને પણ ટકી રહેવાનું સાધન શોધી શકશે તેથી તેઓએ ખૂબ પહેલાં યોજના બનાવી હતી અને તેઓ ટનલ બનાવી રહ્યા છે અને તેઓ નવીનતમ ઉપકરણો સાથે કેવી રીતે ખસેડવું તે શીખો અને તેઓ પૃથ્વીની નીચે રહે છે અને તેઓ ઉપર રહેતા લોકો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે હવે જ્યારે તમે આ નવલકથાઓ વાંચો કે આ મૂવીઝ જુઓ છો ત્યારે આ નવલકથાઓ અને મૂવીઝ ડરામણી લાગે છે તે ક્લાઇ ફાઇ અને ક્લાય ફ્લિક્સ ક્લાઇમેટ ફિક્શન અને ક્લાઇમેટ ફિલ્મો તરીકે ઓળખાય છે તેઓ આપણને એક આંચકો આપવાનો પ્રયાસ કરે છે તેઓ ફક્ત આપણી ઊંડી નિંદ્રામાંથી અમને હલાવવા માગે છે તેઓ ફક્ત આપણા પર્યાવરણની સંભાળ રાખવા પ્રત્યેના આપણા ઉદાસીન અને અસંતોષપૂર્ણ અભિગમને એક ઝટકો આપે છે હવે જ્યારે આ વસ્તુઓ આપણને આંચકો આપવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આપણે જાગીશું નહીં અને શું આપણે આપણા પર્યાવરણની સંભાળ રાખવાનું શરૂ ન કરવું જોઈએ અને જો તમે આ વૈશ્વિક દુર્ઘટના થવા દો તો તમારે સમજવું જોઈએ કે માનવીઓ કદાચ કોઈ નિશાન વિના નાશ પામશે કોઈપણ વૈશ્વિક હોનારત કે જે હવામાન પરિવર્તનને લીધે પ્રેરિત છે તે કોઈ પણ નિશાન વિના મનુષ્યને નાશ કરી શકે છે મનુષ્યની કોઈ પણ જાતિ ટકી શકશે નહીં શું ટકી શકશે ફક્ત કેટલાક લતાળિયા જંતુઓ જેમ કે વંદો તેઓ ટકી શકશે અને જો તમે સામાન્ય રીતે માનવીના જીવનકાળ પર નજર નાખો તો મનુષ્ય પૃથ્વી ગ્રહ પર મોડેથી પહોંચ્યો અને તેને ખૂબ જ જલ્દીથી છોડી દેશે જો કે આ પૃથ્વી પરની પ્રજાતિઓ તરીકે મનુષ્યનું જીવન લાંબું કરવા માટે આપણે સભાન આદર અને સાવચેતી રાખીને અને નરમાશથી તેનો ઉપયોગ કરીને પર્યાવરણને મદદ કરવાની જરૂર છે આપણે આ સંસાધનોને ટકાઉ કેવી રીતે રાખવું તે શીખીશું આપણે દુર્લભ સ્રોતોનું શોષણ કરવા અને તેને દૂર કરવાને બદલે નવીનીકરણીય સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ હવે આ નરમ કુશળતા અને તમારા વ્યક્તિત્વ સાથે કેવી રીતે સંબંધિત છે આગામી સમયમાં વ્યક્તિની પર્યાવરણની સંભાળ રાખવાની ક્ષમતા એ નિર્ણાયક નરમ કુશળતા અને ખૂબ વિકસિત વ્યક્તિત્વનો અભિન્ન ભાગ બનશે ઘણા લોકો ખાસ કરીને અલ ગોર જેવા કોઈને જેને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું કારણ કે તેમણે હવામાન પરિવર્તનના કારણની હિમાયત કરી તે તેને અગ્રભૂમિ પર લાવ્યા અને પછી તે હવે આ પ્રકારની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તમારે ખ્યાલ આવવો જોઈએ તે તે વ્યક્તિત્વનો અતૂટ ભાગ બની જાય છે અને પછી લોકો તમારી સ્થિતિ શું છે તે જોવાનો પ્રયાસ કરશે તો શું તમે કાર્યકર્તા છો અથવા અથવા તમે શંકાસ્પદ છો અથવા કોઈક પ્રકારનાં છુપાયેલા એજન્ડા સાથે તમે શંકાસ્પદ છો તેથી આ બધી બાબતો તમારા વ્યક્તિત્વને છાપવા જઈ રહી છે અને આ એક નરમ કૌશલ્ય છે કે જ્યારે તમે વ્યક્તિ સાથે વ્યક્તિગત સ્તરે વાટાઘાટો કરી શકો છો અને જ્યારે તમે એક વ્યક્તિ તરીકે સમાજ સાથે વાટાઘાટો કરી શકશો ત્યારે તમારે વાતાવરણ સાથે ખૂબ સુમેળભર્યું વાટાઘાટો કરવાનું શીખવું જોઈએ તેથી તે તમને સંપૂર્ણ વિકસિત વ્યક્તિત્વ તરીકે બતાવશે તેથી જ હું તમને કેટલાક સરળ ટીપ્સ અને આપણા પર્યાવરણની સંભાળ રાખવા માટેના સરળ પગલાઓ આપીશ અને આ ટીપ્સનો તમારે શક્ય તેટલી ઝડપથી ઉપયોગ કરીને પર્યાવરણની સંભાળ શરૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી આ દિવસ અને આ ક્ષણ પછી કોઈ દિવસ સારો નથી હવે સામાન્ય રીતે પર્યાવરણની સંભાળ રાખવા માટે ટોચ પર હું પેહલી જે ટીપ આપવા માંગુ છું તે છે કોઈપણ બગાડ ટાળો કંઈપણ બગાડશો નહીં કારણ કે એક સ્રોત બનવા માટે તે ખૂબ જ સમય લે છે કારણ કે તે ખોરાક હોય કે પાણી હોય સંસાધનોની અછત છે બગાડો નહીં તમે ઘણા શ્રીમંત હોઈ શકો છો તેથી તમારી પાસે ઘણી બધી સામગ્રી છે પરંતુ તમે તેને બહાર ફેંકી ના શકો અને પછી તેને વેડફો પણ નહિ કારણ કે તમારી પાસે ખરીદવા માટે પૈસા છે તમે તેમને બગાડી શકતા નથી તે કારણ એ છે કે તમને તમારા વતી કોઈ બીજા દ્વારા બનાવેલા સંસાધનોનો દુરૂપયોગ અથવા બગાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી તેથી જ કોઈ પણ વસ્તુનો બગાડો નહીં અને બીજી મહત્ત્વની બાબત શક્ય તેટલું કચરો રિસાયકલ કરો રિસાયકલ કરવાનો પ્રયાસ કરો ફરીથી ઉપયોગ કરવાનો પ્રયાસ કરો બગાડો નહીં સૌથી મહત્વની બાબત એ છે કે જળ બચાવ પીવાનું પાણી તેમજ સામાન્ય પાણી તેથી તમારે તેનો ઉપયોગ ઓછામાં ઓછી જરૂરી માત્રામાં કરવો જોઈએ દાંત સાફ કરતી વખતે નળ ચલાવતા તે રીતે બે થી ત્રણ લિટર લે છે પરંતુ ખરેખર તમારે બ્રશ ધોવા માટે ફક્ત 100 મિલી અથવા 50 મિલીની જરૂર છે અને ફક્ત તમારા મોં ધોવા માટે થોડુંક તેથી ફળો વગેરે ધોવા ફક્ત ટેપ ચાલુ કરો અને પછી શાકભાજી ધોવા હવે તમારે ટેપ બંધ કરવાની જરૂર છે સફાઈ થઈ જાય તે સમયે નળને બંધ કરો તેવી જ રીતે તમારે વીજળીનું બચાવ કરવાની જરૂર છે કારણ કે આપણને વીજળી ઉત્પન્ન કરવા માટે ખૂબ ઉર્જાની જરૂર હોય છે તેથી તે બગાડો નહીં લાઇટ પંખા એસી ટીવી લેપટોપ અથવા જે કંઈપણ ઉપયોગમાં ન આવે ત્યારે વીજળીનો ઉપયોગ કરે છે તેને બંધ કરો અને સામાન્ય રીતે એસીને ટાળવાનો પ્રયત્ન કરો અને શક્ય તેટલું એર કંડિશનર્સનો ઉપયોગ ટાળવાનો પ્રયાસ કરો પરંતુ જ્યારે ઉપયોગ થાય ત્યારે દરવાજો બંધ કરો જેથી ઠંડી હવા છટકી ન શકે અને બીજી મહત્ત્વની બાબત જે હવામાન પલટાના સંલગ્ન કાર્યકરોએ હિમાયત કરવાનો પ્રયત્ન કર્યો તે છે તેઓ કહે છે કે તમારે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેઓ કહે છે કે તમે અશ્મિભૂત ઇંધણના વપરાશને બચાવી શકો છો અને સૂચવેલા ભલામણ કરેલ મુસાફરીની રીત ટ્રેન છે તેઓ કહે છે કે તેમાં ઇંધણનો ઓછા ઉપયોગ છે પરંતુ તેનાથી વધુ તમારે કાર પૂલનો ઉપયોગ કરવો જોઈએ જેનો અર્થ છે કે તમે લિફ્ટ લો છો અથવા તમે કોઈની સાથે બેસવાની જગ્યા શેર કરો છો અથવા કોઈને તમારી કારમાં જગ્યા વાપરવા દો છો તેથી કારમાં જગ્યા વહેંચો તેનો ઉપયોગ ફક્ત એક વ્યક્તિ માટે ન કરો અને જો શક્ય હોય તો સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરો જે ફરીથી ઓછા અવશેષ ઇંધણનો ઉપયોગ કરે છે તેથી તે દ્વારા તમે ઘણાં CO2 વપરાશને બચાવી શકો છો સાયકલનો ઉપયોગ કરો અથવા ફક્ત ચાલો તેથી જો શક્ય છે કે જો તમે જાહેર પરિવહન દ્વારા જવાનું અને તે રીતે સાયકલનો ઉપયોગ કરો તો તમે પર્યાવરણમિત્ર અને આરોગ્યપ્રદ બનો છો અને જો તમે કોર્પોરેટ ઓફિસ ની અંદર હોવ તો ઉચી ઇમારતો લિફ્ટનો ઉપયોગ નહીં કરે સીડી ઉપર ચાલો ફરી તમે સ્વસ્થ રહેશો અને તમે પર્યાવરણને અનુરૂપ પણ બનશો અને સૌથી મહત્વપૂર્ણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો તેથી પ્લાસ્ટિક એ બાયોડિગ્રેડેબલ સામગ્રી છે અને તે વિઘટતું નથી તેથી તેને જમીન પર છોડી દેવાથી તે વધતી વનસ્પતિ અથવા કોઈપણ જૈવિક સજીવને નુકસાન પહોંચાડે છે તેમને નદીઓમાં ફેંકી દેવાથી પ્રવાહ અવરોધિત થઈ શકે છે અને આખરે તેમને સ્થિર થઈ શકે છે તેથી આપણે સાંભળ્યું છે કે ઘણા બધા પૂલ અને તળાવો અને નદીઓ ભરાઈ જાય છે અને તેઓ હલનચલન કરી શકતા નથી તેઓ ગૂંગળામણ અનુભવે છે અને પછી ફક્ત પ્લાસ્ટિકના કારણે તે સુકાઈ જાય છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને ત્યાં પહેલાથી જ શહેરો છે જેઓએ પ્લાસ્ટિક ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અથવા તેઓ પ્લાસ્ટિકની થેલીઓની કિંમત અને તે બધું વધારીને તેનો ઉપયોગ અટકાવી રહ્યા છે તેથી તમારા પોતાના રસોડામાં બગીચાની ખેતી કરીને જંતુનાશકો ટાળો શક્ય હોય તો પણ જો તમે ખેતી કરી શકો જો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર ન રહેતા હોવ તો પણ તમારું પોતાનું ટેરેસ ગાર્ડન હોઈ શકે છે અને તમારું પોતાનું ફૂડ પણ વધે છે જેનો સ્વાદ વધુ સારો હોય છે અને તે ઓર્ગેનિક છે અને તે જંતુનાશકો વિના છે તેથી તે સ્વસ્થ છે અને તમે લાંબા સમય સુધી જીવો છો હવે પછીની મહત્ત્વની બાબત એ છે કે તમારે તમારા બાળકોને સંવેદના આપવાની જરૂર છે તમારા બાળકોને કુદરતી આસપાસની જગ્યામાં લઈ જાઓ અને તેમના કમ્પ્યુટર અથવા મોબાઇલ પર વિડિઓ ગેમ્સમાં ડૂબવા કરતાં લીલોતરી સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણમાં રહેવાનો આનંદ અનુભવો તેથી તેમને બહાર લઈ જાઓ તેમને અનુભવ કરો અને અનુભવી શિક્ષણ ખરેખર તેમને બદલશે અને શુદ્ધ કુદરતી વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી ઘણા બાળકો ઉદ્યાનો સાફ કરવા જેવી સ્વયંસેવી સેવાઓમાં ગયા છે ઠીક છે સામાન્ય રીતે વાતાવરણને સ્વચ્છ રાખવું તેથી તેઓ તેમાં સક્રિયપણે ભાગ લે છે પરંતુ પ્રેરણા માત્ર તેમને શુદ્ધ પર્યાવરણને આ રીતે અનુભવવાથી બનાવવામાં આવી છે અને જ્યારે તમે કંઈક ખરીદી રહ્યા હોવ અને જો તે કેટલાક બરણીઓની અથવા કન્ટેનરમાં આવે છે ત્યારે તેને બરણી અને કન્ટેનરને ધૂળના ડબ્બામાં ફેંકી દેવાને બદલે ફરીથી વાપરો અને શક્ય હોય ત્યાં સુધી વીજળી પર જવાને બદલે સોલર પાવરનો ઉપયોગ કરો અને જો ત્યાં સોલાર સંચાલિત ચાર્જ હોય તો સોલાર સંચાલિત ફાનસ તમે તેનો ઉપયોગ કરી શકો છો ખરીદી કરવા મોલ્સમાં પ્લાસ્ટિકની થેલીઓ મેળવવા અને તેના માટે પૈસા ચૂકવવા ને બદલે તમારી બેગનો ઉપયોગ કરો તેથી તમારી બેગ તમારી સાથે લઇ જાઓ તેથી બિનજરૂરી પ્લાસ્ટિક બેગ પર નાણાં ખર્ચવાનું ટાળો પરંતુ તે જ સમયે ખરીદી માટે તમારી પોતાની બેગ વહન કરવાનું સિદ્ધાંત બનાવો અને છાપવાની બાબતમાં છાપકામ અને કાગળનો ઉપયોગ ઓછો કરો તેથી શક્ય ત્યાં સુધી સોફ્ટ કોપીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તેથી જો તમે મીટિંગમાં હોવ તો તમારા લેપટોપ અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરો અને પછી તમે 50 પૃષ્ઠની સામગ્રીના 40 પ્રિન્ટઆઉટ આપવાને બદલે સ્ક્રીન પર બધું બતાવી શકો છો જે સારા પ્રક્ષેપણ સાથે સ્ક્રીન પર ફક્ત બતાવી શકાય છે અને દરેક જણ જોઈ શકે છે અને તો પછી તેના પર ટિપ્પણી કરો તેથી જ્યાં પણ તમે કાગળ અને છાપાનો ઉપયોગ કરવાનું ટાળી શકો છો કારણ કે તમને ઝાડમાંથી કાગળ મળે છે અને પછી જો તમે આ કાગળનો ઉપયોગ બચાવી શકો છો તો પર્યાવરણ ખૂબ આરોગ્યપ્રદ બને છે અને બલ્બનો ઉપયોગ કરવાની દ્રષ્ટિએ ઉર્જા કાર્યક્ષમ બલ્બનો ઉપયોગ કરો જેથી તમે જ્યાં પણ આ એલઇડીનો ઉપયોગ કરી શકો ત્યાં તમે ઉપયોગ કરો અને સામાન્ય રીતે જ્યારે તમે જોશો કે ઉચા વોટ બલ્બનો ઉપયોગ કરવાને બદલે તમે નીચા વોટ્ટનો ઉપયોગ કરી શકો છો તેથી તે કરવાનો પ્રયાસ કરો અને 'યુઝ એન્ડ થ્રો' પ્રોડક્ટ્સ ખરીદવાનું ટાળો તેથી તે આજકાલ ઘણી વસ્તુઓનો ઉપયોગ થઈ ગયો છે અને ફેંકી દો તમે તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકો છો અને જો તે રિપેર થાય તો તમારે ફેંકી દેવું પડે તેથી આવા ઉત્પાદનોને ખરીદશો નહીં જે કંઈક સુધારવા યોગ્ય છે અને નવી વસ્તુઓ ખરીદતા પહેલા તેને ઠીક કરવાનો પ્રયાસ કરો અને ઘણી વસ્તુઓ ખરેખર સમારકામ યોગ્ય હોય છે અને પછીની મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ અને જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષો વાવો અને તે કરવાનો પ્રયાસ કરો તેમની કાળજી લો નિયમિતપણે પાણી રેડવું અને તે પછી તે ખૂબ જ સારી અને સંતુષ્ટ લાગણી આપે છે અને પર્યાવરણ માટે પક્ષીઓ માટે પાણી રાખવાનું છે કારણ કે પક્ષીઓ ખાસ કરીને ઉનાળામાં પાણીની શોધ કરે છે અને પછી જ્યારે તેઓ તરસને છીપાવી શકતા નથી ત્યારે કેટલાક પક્ષીઓ સળગતી ગરમી અને તાપને લીધે મૃત્યુ પામે છે અને તમારે પક્ષીઓ માટે નિયમિતપણે ખોરાક પણ રાખવો જોઈએ હવે આ તારણ તરફ હું તમને જણાવવા માંગુ છું કે પર્યાવરણ પ્રત્યે ધ્યાન આપવું એ તમારા બાળકોને ગ્રહના બગાડથી બચાવ શીખવવાની શ્રેષ્ઠ રીત છે તેથી જ્યારે તમે ઉદાહરણો સેટ કરો છો ત્યારે બાળકો તમારી તરફ ધ્યાન આપશે અને તે પછી તેઓ આંતરિક દ્રષ્ટિએ બનશે અને પછી તેઓ પર્યાવરણની સંભાળ રાખવાનું શરૂ કરશે અને ખૂબ સલામત અને સુરક્ષિત ભવિષ્યમાં જીવવાનું શરૂ કરશે અને આ ગ્રહને ખૂબ ટકાઉ બનાવશે એકંદરે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે છે કે તમારે તમારી માનવીય માનસિકતા બદલવી જોઈએ માનવશાસ્ત્ર માનસિકતા એ માનવ કેન્દ્રિત માનસ સમૂહ છે કે હું પેહલો પક્ષીઓ અને પ્રાણીઓ અને બધાં ઝાડ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેઓ મારા માટે અહીં છે તેથી હું કાંઇ પણ કરી શકું છું તેઓ મારી દયા પર છે તેઓ મારા ઇશારે છે અને ફોન કરે છે કે હું કાંઈ પણ કરી શકું છું તેના બદલે આ ઇકોકેન્દ્રીક અથવા બાયોસેન્ટ્રિક માનસિકતા લો ઇકો સેન્ટ્રિક અથવા બાયો સેન્ટ્રિક માઇન્ડ સેટ શું છે તે સૂચવે છે કે તમે પ્રકૃતિના ભાગ છો અને તમારી પાસે અધિકાર છે કોઈ પણ તેનો ઇનકાર કરતો નથી પરંતુ તે જ રીતે એમોબા કીડી એક નાનું પ્રાણી પણ સમાન હક ધરાવે છે ફક્ત એટલા માટે કે તમે કદમાં મોટા માણસ છો મતલબ એવું નથી કે જે કંઇક નાનું નાનું અને કદમાં નગણ્ય છે તેનો કોઈ અધિકાર નથી અને હકીકતમાં તમને આ ગ્રહ પરના કોઈ પણ જીવંત જીવને મારવા અથવા નુકસાન પહોંચાડવાનો તમને કોઈ અધિકાર નથી અને તમને આ અધિકાર છે કે તમે આક્રમક હિંસક રીતે તમારા માટે લેતા હોવ તેનો પણ અધિકાર નથી પરંતુ તે ખરેખર પર્યાવરણીય અન્યાયનું કારણ બની રહ્યું છે તેથી પર્યાવરણને ન્યાયી બનાવો આ બાયોકેન્દ્રીક માનસિકતાનો પ્રયાસ કરો જ્યાં તમે પક્ષીઓ વૃક્ષો પ્રાણીઓ જેવા અન્ય માનવીય જીવોનું સન્માન કરવાનું શરૂ કરો અને પછી તમે તેમને સમાન મહત્વ આપો તમે તેમને તમારા સાથી તરીકે માનશો અને ત્યાં લોકો તમને એક પગથિયું પણ આગળ રાખે છે અને તેઓને લાગે છે કે ઠીક છે હું તમારી સમક્ષ ખૂબ નમ્ર છું તેથી તમે મારા કરતા પણ સારા છો તેથી મારે તમારી સાથે ખૂબ આદરપૂર્વક વર્તવું જોઈએ તેથી જ્યારે તમે આ વિચારસરણીમાં બદલાવશો ત્યારે આપમેળે પર્યાવરણની સંભાળ રાખવામાં સમર્થ થશો ચાલો આપણે પર્યાવરણની દ્રષ્ટિએ બે પ્રખ્યાત લોકોના બે રસપ્રદ અવતરણો જોઈએ અને પ્રકૃતિ સાથે સુમેળપૂર્ણ રીતે જીવીએ એક મહાત્મા ગાંધીમાંથી છે તેઓ કહે છે પૃથ્વી દરેક માણસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે પરંતુ દરેક માણસની લોભ માટે પૂરતી નથી તેથી જો તમે પૃથ્વી જે સંસાધનો પૂરા પાડે છે તેનો મર્યાદિત ઉપયોગ કરી શકો છો તો આપણી બધાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે પરંતુ જો કોઈ લોભી છે અને પ્રકૃતિનું શોષણ કરવા માંગે છે તે પર્યાવરણનો શક્ય તેટલો ઉપયોગ કરે તો પછી બધા આપણી પાસે પૂરતું નથી તે સૂચવે છે ગેરી સ્નેડરનો પછીનો એક પણ ખૂબ રસપ્રદ છે અને ખૂબ જ શક્તિશાળી સંદેશ સાથે છે તે કહે છે "કુદરત એ જોવા માટેનું સ્થળ નથી તે તો ઘર છે તેથી તે એવું નથી કે તમે બહાર જાઓ અને પિકનિક દરમિયાન જોશો પરંતુ તે આપણી આસપાસ છે તે આપણું ઘર છે તેથી આપણે સારી કાળજી લેવી પડશે તેથી તમે કેટલીકવાર પિકનિક પર જાઓ અને પછી અમને કહી દો કે તમે પાર્કમાં છો અને પછી તમે જે ડ્રિંક પીધું છે તે ફેંકી દો અને બધા કચરાપેટી માં ફેંકી દો પરંતુ તે કહે છે કે તમે તે કરી શકતા નથી કારણ કે આ તમારું ઘર છે અને તમે તેનાથી ઘેરાયેલા છો અને તમે તે આસપાસના વાતાવરણની વચ્ચે જીવો છો તેથી તે ધ્યાનમાં રાખો તેથી આ સાથે હું આશા રાખું છું કે હું તમારી માનવશાસ્ત્રના વિચારને બાયોસેન્ટ્રિક અથવા ઇકો સેન્ટ્રિકમાં બદલવામાં કંઈક અંશે નિમિત્ત બનવાનો પ્રયત્ન કરીશ અને તમે જે કંઇ પણ કરી શકું તે કરવાનું શરૂ કરીશ તેથી તે તમારા વ્યક્તિત્વને પણ બદલશે તેથી આપેલ ટિપ્સમાંની રમૂજી અને હળવાશભર્યા બનવાનું પસંદ કરો તમારે આ પાલતુ પ્રાણીઓ અને પછી શક્ય તેટલું પ્રાકૃતિક પ્રાણીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તમે જોશો કે તેઓ પ્રકૃતિમાં આનંદકારક છે તેથી તમે તેમને ઉદાસીનો અનુભવ કરતા નથી અને તે આનંદ અને તેજ તમારી પાસે આવશે અને તમને હળવાશથી અનુભવે છે એવા લોકો છે જે છોડ પાસે જાય છે તેઓ તેમને દરરોજ જુએ છે કારણ કે ત્યાં એવા લોકો છે જે છોડ સાથે વાત કરે છે કારણ કે તેઓને લાગે છે કે તેઓ તેમના બાળકો જેવા છે અને પછી તેઓ શ્વાસ લે છે અને તેઓ મનુષ્યને જવું અને તેમની સાથે વાત કરવાનું પસંદ કરે છે અને પછી તેઓ તાજગી અનુભવે છે તેઓ લોકોને આમંત્રણ આપે છે જ્યારે તમે જાઓ ત્યારે તેઓ તેમનું સ્વાગત કરે છે અને પછી જ્યારે તમે ન જશો ત્યારે તેઓ કંઈક અંશે ઓછી ઉર્જાવાળા દેખાતા હોય છે અને પછી તેમને લાગે છે કે તેઓ તમને યાદ કરી રહ્યાં છે અને લોકો એમ કહે છે અને લોકો પ્રકૃતિ સાથે પણ આ પ્રકારની વસ્તુ પણ અનુભવ કરે છે તેથી સાથે રહેવું એ એક તરફ સહજીવન સંબંધ છે જેનો તમે પ્રયાસ કરી રહ્યા છો તેમને ખુશીથી જીવવાનો અને પછી તેઓ પણ ખૂબ જ ખુશ અને સ્વસ્થ હાલતમાં તમે રાખશે તેથી આ વિચાર સાથે મને તમારી પાસે અન્ય રસપ્રદ સૂચન આ વિડિઓઝ જોવા સાથે આ તારણ દો તેથી મેં મૂવીઝનાં કેટલાક નામ આપ્યાં છે જે જો તમને રુચિ હોય તો તમે વ્યાખ્યાનમાં જ જોઈ શકો છો અને એક હવામાન કથા જેનો મેં ઉલ્લેખ કર્યો છે તે છે Polar City Red પરંતુ તે સિવાય જો તમે હવામાન પરિવર્તન વિશે વધુ જાણવા માંગતા હોવ તો તે શું છે અને તમે તેના વિશે શું કરી શકો છો તો આ ત્રણ વીડિયો જુઓ પ્રથમ તે થોડું લાંબું છે તે તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓ વિશે કહે છે આગળનાં બે ખૂબ ટૂંકા છે જો તમે પ્રથમ જોશો નહીં તો પછીના બે જોવાનો પ્રયાસ કરો - Climate Change Explained and What You Can Do About Climate Change તે ભાગ્યે જ પાંચ મિનિટનો છે તમે એક નજર ઝડપી જુઓ અલબત્ત મેં આનો સાર આપ્યો છે પરંતુ જ્યારે તમે તેમને વિડિઓઝ પર જુઓ ત્યારે તે વધુ અસરકારક અને વધુ આકર્ષક છે અને તમે તેમને સરળતાથી યાદ રાખશો તેથી તે જોવા યોગ્ય છે તેથી જ મેં કહ્યું હતું કે તે વિડિઓઝ જોવા જ જોઇએ અને હવે જેમ આપણે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે તેથી અમે તમારા પ્રતિસાદ તરફ આગળ જોઈશું અમે તમારા અભ્યાસક્રમ અંગેના પ્રતિસાદનું સ્વાગત કરીએ છીએ કોર્સ વિશે કંઇપણ અભ્યાસક્રમની સામગ્રી તે તમને પહોંચાડવાની રીત અભ્યાસક્રમ વિષયવસ્તુ વધુ સુધારણા માટેના કોઈપણ સૂચનો કોર્સ પ્રશિક્ષક જે હું છું અને મેં કેવી રીતે પ્રવચનો આપ્યાતેઓ અસરકારક છે કે કેમ અને તમે જે કંઇ પણ વિશે કહેવા માંગો છો તમે તેને શેર કરી શકો છો અને પછી જો તમને કોઈ નવા કોર્સ માટે કોઈ સૂચન છે અને તમે આગળ જુઓ છો તો પછી તમે મને લખી શકો છો તમે trciitk in પર આપેલી ઇ મેઇલ આઈડી પર લખી શકો છો હવે અગાઉના કોર્સને પસંદ કરનારા કેટલાક કોર્સના સહભાગીઓના પ્રતિસાદના આધારે તેમજ અંગ્રેજી કુશળતા પર આમાં આપેલા કેટલાક પ્રવચનો તેથી આપેલું સૂચન એ હતું કે હું અંગ્રેજી કુશળતા પર પૂર્ણ અભ્યાસક્રમ કેમ નથી આપતો તેથી હું તમને મારા આગલા અભ્યાસક્રમમાં આમંત્રિત કરું છું જેથી તે અમારી સજ્જતાના આધારે તે જુલાઈ અથવા જાન્યુઆરીમાં શરૂ થઈ શકે પરંતુ તે પછી તમે બધા સમય આમંત્રિત છો જે લોકો આ કોર્સ કરી રહ્યા છે અને તમારામાંથી કેટલાક મોટા ભાગનાએવા છો કે જેમણે મારા અગાઉના અભ્યાસક્રમથી ચાલુ રાખવું તેથી બધા સહભાગીઓ તમને આગલા અભ્યાસક્રમમાં આમંત્રિત કર્યા છે જે જીવન અને કારકિર્દી માટે આવશ્યક અંગ્રેજી પર હશે તેથી આ સાથે હું તમારો આભાર માનું છું અને હું આને જબરજસ્ત વિચારની સાથે નોંધ છોડું છું કે તમે હવે લગભગ 8 અઠવાડિયાના 40 પ્રવચનો માટે મારી સાથે રહ્યા છો તે ખૂબ લાંબી મુસાફરી જેવું છે પરંતુ તે એવું જ ચાલ્યું કે ગઈકાલે મેં પહેલું વ્યાખ્યાન રેકોર્ડ કરવાનું શરૂ કર્યું છે અને તે હવે પૂર્ણ થઈ રહ્યું છે સમય કેવી રીતે ગયો તે હું જાણતો ન હતો સમય ખરેખર એક સબંધી છે પરંતુ પછી હું આશા રાખું છું કે આ સામગ્રી તમારા માટે ખરેખર ફાયદાકારક રહી છે અને પછી તમારા પર થોડી અસર પડી અને તમે તેનો ઉપયોગ તમારી જીવન યાત્રામાં કરી શકશો અને તમારું જીવન ખૂબ જ સુખી સ્વસ્થ અને સુમેળભર્યું જીવન બનશે તમે તમારા જીવનમાં જે પણ પ્રયત્નો કરો છો તેમાં તમને સફળતાની ઇચ્છા તમને સુખ અને શાંતિ મળે એવી ઇચ્છા પણ રાખું છું તમારો ખૂબ આભાર ફરીથી આભાર